તેથી આ બક કન્વર્ટર છે આપણે અત્યાર સુધીમાં સર્કિટથી પરિચિત થઈ ગયા છીએ આપણે કોમ્પોનન્ટ્સ સ્વીચ ડાયોડ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ને રેટ કરવાની જરૂર છે આપણે આ ચાર એલિમેન્ટ્સ ને ડિઝાઇન કરવાની જરૂર છે આપણે કોમ્પોનન્ટ્સને યોગ્ય રીતે રેટ કરવા માટે વિવિધ વેવફોર્મ્સ ની સમજ હોવી જરૂરી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે પોલ વોલ્ટેજ VP એ ખૂબ જ અગત્યનું વેવફોર્મ છે જે તમારે સમજવું જોઇએ કારણ કે તે આ ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર બંનેના વોલ્ટેજ રેટિંગને રેટિંગ કરવામાં મદદ કરશે ઇન્ડક્ટરનું કરંટ વેવફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ કોમ્પોનન્ટમાં આ મહત્વનો ભાગ છે આ ખાસ ટોપોલોજીમાં જોઈ શકો છો કે જે ઇન્ડક્ટર દ્વારા કરંટ છે તે ઇનપુટમાં કરંટ ફ્લો વિશે માહિતી આપે છે અને તેથી ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ ફ્લો ડાયોડમાં કરંટ ફ્લો થાય છે કારણ કે ફ્રીવ્હીલિંગ કરંટ પણ ઇન્ડક્ટરમાંથી વહે છે ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ પણ કેપેસિટર કરંટમાં અને લોડ કરંટમાં વિભાજિત થાય છે જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી હતી તેમ કેપેસિટરમાંથી પસાર થતો કરંટ સ્ટેડી સ્ટેટમાં શૂન્ય એવરેજ વેલ્યુ ધરાવે છે અને આઉટપુટ લોડ કરંટ પ્યોર DC હશે તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને ચાલો આપણે વેવફોર્મો બનાવીએ અને વેવફોર્મ્સના આધારે આપણે વિવિધ કોમ્પોનન્ટ્સના રેટિંગ વેલ્યુને વાંચી શકીએ છીએ ચાલો હવે x અને y અક્ષ મૂકીને શરૂઆત કરીએ હવે મારે અહીં x અક્ષ કરવો પડશે જે ટાઈમ અક્ષ છે અને y અક્ષ ઉપર આપણી પાસે ત્રણ મહત્વની વસ્તુઓ Vg છે Vg એ બીજું કશું જ નથી પરંતુ ગેટ સિગ્નલ છે જે આપણે આ પોઈન્ટ ઉપર એપ્લાય કરીશું હું તેને Vb તરીકે મૂકવા માગતો નથી કારણ કે તે બેટરી વોલ્ટેજ સાથે મૂંઝવણ થઈ શકે છે તેથી હું આને Vg કહું છું જેમ કે આપણે સિમ્યુલેશનમાં બતાવ્યુ હતું અને આ સિગ્નલ તેને ઓન અથવા ઓફ કરવા માટે છે તો તે સિગ્નલ શું છે અને તે પહેલાં અન્ય મહત્ત્વના વેરિયેબલ વોલ્ટેજ કે જે આપણે જોવાની જરૂર છે તે પોલ વોલ્ટેજ છે પોલ વોલ્ટેજ આ પોઈન્ટ P ઉપરના વોલ્ટેજ આ ગ્રાઉન્ડ અને ત્યાર બાદ કરંટ કે જે ઇન્ડક્ટર કરંટ છે તેના સંદર્ભમાં છે હવે પોલ વોલ્ટેજ વોલ્ટેજની દ્રષ્ટિએ આ ડાયોડ રેટિંગ અને ટ્રાન્ઝિસ્ટર રેટિંગ અને ઇલેક્ટ્રોના બીજા બેલેન્સને ચકાસવા માટે ઇન્ડક્ટર ઉપરના વોલ્ટેજની માહિતી આપશે ઇન્ડક્ટરનો કરંટ કે જે ઇનપુટ કરંટ ડાયોડમાંથી પસાર થતો કરંટ કેપેસિટન્સમાંથી પસાર થતો કરંટ લોડ મારફતે પસાર થતો કરંટ ઘણી બધી માહિતી આપશે તો ચાલો આપણે તેમને એક પછી એક જોઈએ વોલ્ટેજ માટે મને આને અહીં સ્થાપિત કરવા દો તેથી આ વેવફોર્મ વોલ્ટેજ વેવફોર્મ છે જે આપણે આ પાવર સેમિકન્ડક્ટર સ્વીચ ના બેઝ અથવા ગેટ ઉપર જોઈશું જે સમયે પલ્સ વધારે હોય છે તે સમયે સ્વીચ ચાલુ હોય છે જ્યારે પલ્સ ઓછા હોય ત્યારે આ સ્વીચ બંધ હોય છે અને તે ટાઈમ દરમિયાન ડાયોડ ફ્રીવ્હિલિંગ કરે છે તેથી આ ટાઈમ dTs ટાઈમ હશે અને આ ટાઈમ 1 - dTs ટાઈમ હશે આ ઓન ટાઇમ છે અને આ ઓફ ટાઇમ છે તેથી આપણે તે મુજબ તેમને માર્ક કરીશું તો મને અહી તેને માર્ક કરવા દો તેથી આ dTs ટાઈમ છે અને આ 1 - dTs ટાઈમ છે હવે આપણે આવા વેવફોર્મને ગેટ ઉપર એપ્લાય કરીશું તો શું થાય છે તો જ્યારે આ vin ઉપર હોય છે તે સમય દરમિયાન તે પોલ ઉપર આવે છે આથી પોલ વોલ્ટેજ vin વેલ્યુ જેટલા હશે અને જ્યારે આ ઓફ હોય તે ટાઈમ દરમિયાન ડાયોડ આ પાથને ફ્રીવ્હિલિંગ કરે છે અને પોલ વોલ્ટેજ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા હોય છે તેથી તે 0 હશે ચાલો આપણે તેને ચિહ્નિત કરીએ તેથી હું આ વેવફોર્મને અહીં મૂકવા જઇ રહ્યો છું તેથી અહીં જોઈ શકો છો કે વાદળી રંગનું વેવફોર્મ એ પોલ વોલ્ટેજનું વેવફોર્મ છે જે આ ટાઈમ દરમિયાન અહીં દેખાય છે જ્યારે Q ઓન હોય છે અને પોલ વોલ્ટેજ હાઇ હોય છે અને તે vin વેલ્યુ છે અને તેનું વેલ્યુ મને આ ચિહ્ન Vin દ્વારા દર્શાવવા દો હવે આનું એવરેજ વેલ્યુ છે તો ચાલો હું આના જેવી લાઈન દ્વારા એવરેજ વેલ્યુ બતાવું તેથી આ DC વેલ્યુ છે જે તમે આઉટપુટ ઉપર જોઇ શકો છો કારણ કે આની એવરેજ છે આ vin એરિયાની એવરેજ કેટલી છે અને આ ભાગ એવરેજ નીચે આવશે આ અહીં ભરાશે અને પછી તમને આપણો સ્મૂથ Vo મળશે અને Vo જે dVin છે તે વેવફોર્મની એવરેજ છે હવે જો હું Vo ઉપર એવરેજ લઉં છું જેનું એમ્પ્લિટ્યૂડ હું એરો દ્વારા બતાવી રહ્યો છું તે vin માઈનસ Vo હશે અને એવરેજ વેલ્યુથી 0 સુધીનું આ એમ્પ્લિટ્યૂડ Vo હશે તેથી આ ભાગ હકીકતમાં વેવફોર્મ હશે જે તમે સમગ્ર ઇન્ડક્ટરમાં જોઇ શકશો તેથી તમે જોઈ શકો છો કે એક ભાગ એવરેજથી ઉપર અને એક એવરેજથી નીચે છે તેથી તે પીળો ભાગ છે જે ઇન્ડક્ટરની ઉપર દેખાશે અને ત્યાં વોલ્ટ સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ જે વેવફોર્મના પીળા ભાગના પીળા ભાગનો ઉપરનો ભાગ અને નીચેના ભાગને એવરેજ વેલ્યુની ઉપર અને નીચે કરે છે આમ વેવફોર્મનો પીળો ભાગ VL અથવા ઇન્ડક્ટરની ફરતે વોલ્ટેજ તરીકે ઓળખાય છે તેથી આ વેવ વોલ્ટેજ અહીંના પોલ વોલ્ટેજમાં ઘણી બધી માહિતી છે તે તમને એવરેજ આઉટપુટ શું છે તે આપે છે તે તમને ઇન્ડક્ટરની ઉપરના વોલ્ટેજ અને વોલ્યુમ સેકન્ડ બેલેન્સ થઈ રહ્યું છે તે આપે છે અને આની સાથે આપણે આ બે કોમ્પોનન્ટ્સને રેટ કરી શકીએ છીએ હવે ચાલો જોઈએ કે જે સમયગાળા દરમિયાન ટ્રાન્ઝિસ્ટર ઓન હોય છે તે સમયગાળો dTs છે જો ટ્રાન્ઝિસ્ટર અહીં પોલ વોલ્ટેજ ઉપર હોય તો અહીં Vin હોય તો ડાયોડનો પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલો હોવો જોઇએ ડાયોડનો પીક ઇન્વર્સ વોલ્ટેજ Vin અથવા ઓછામાં ઓછુ Vin કરતા વધારે હોવો જોઇએ કારણ કે આ ડાયોડે Vin જેટલા પોટેન્શિયલ ના વેલ્યુનો સામનો કરવો પડે છે હવે ચાલો આપણે કહીએ કે આ ઓફ છે અને આ ફ્રીવ્હિલિંગ છે તેથી જ્યારે આ ફ્રીવ્હિલિંગ હોય ત્યારે તેને ગ્રાઉન્ડ ઉપર ખેંચવામાં આવે છે તેથી એમીટર ને ગ્રાઉન્ડ ઉપર ખેંચવામાં આવે છે અને આ Vin ઉપર છે આથી આ BJT અથવા અન્ય કોઈ પણ પાવર સેમિકન્ડક્ટર સ્વીચની ક્ષમતાના વોલ્ટેજ જે અહીં મૂકવામાં આવ્યા છે તે Vin હોવા જોઈએ જે આ વેલ્યુ છે તેથી તમે જોઈ શકો છો કે આ વેવફોર્મ અને પોલ વોલ્ટેજ વેવફોર્મને જોઈને અમને આ બે ઉપકરણોના બે મહત્ત્વના રેટિંગ્સ મળ્યાં છે જેમાં સ્વીચનું વોલ્ટેજ રેટિંગ અને સ્વીચનું વોલ્ટેજ વિથસ્ટેન્ડિંગ રેટિંગ અને વોલ્ટેજ વિથસ્ટેન્ડિંગ રેટિંગ અથવા ડાયોડના પીક ઇન્વર્સ વોલ્ટેજનો સમાવેશ થાય છે હવે ચાલો આપણે ઇન્ડક્ટર કરંટ તરફ જોઇએ મેં અહીં લીલી લાઈન દોરી છે અહીં લીલી લાઈન ઇન્ડક્ટર કરંટ નથી પરંતુ તે કરંટ છે જે આઉટપુટ ઉપર ખૂબ જ નહિવત્ રિપલ ધારીએ તો તે લોડમાંથી પસાર થાય છે મેં તેને સીધી લાઈન દ્વારા ધાર્યું છે અને આ તે કરંટ છે જે લોડમાંથી વહેતો DC કરંટ છે આપણે તેને Io કહીશું તેથી આ Io છે અને હવે ઇન્ડક્ટર દ્વારા કરંટ કેવી રીતે આવશે જ્યારે ટ્રાન્ઝિસ્ટ Q વોલ્ટેજ ઉપર હોય ત્યારે અહીં Vin છે અને અહીં વોલ્ટેજ Vo છે તેથી સ્ટેડી સ્ટેટમાં Vin Vo સમગ્ર ઇન્ડક્ટરમાં એપ્લાય કરવામાં આવે છે તેથી શું થઈ રહ્યું છે તે જોવા માટે મને રાઇટિંગ પેડ લેવા દો તેથી આ ઇન્ડક્ટરને ધ્યાનમાં લો અને તે આ VL માં વોલ્ટેજ મળી રહ્યા છે જે અમુક ઇન્ડેક્સ ઉપર Vin Vo ની બરાબર છે તેથી આપણે જાણીએ છીએ કે VL L didt અને didt છે જ્યાં i ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ છે જે VL L રેશિયો અથવા તે Vin - Vo L રેશિયો દ્વારા આપવામાં આવે છે તેથી આ didt અથવા કરંટ વેવફોર્મનો સ્લોપ છે તેથી આ સ્લોપ ઉપર કરંટ વેવફોર્મ વધવું જોઈએ તેથી જો હું આ સ્લોપ દોરું છુ જ્યારે ઇન્ડક્ટરના વોલ્ટેજ Vin - Vo હોય તે ટાઈમ દરમિયાન તે આ રીતે વધવો જોઈએ કારણ કે Vin કોન્સ્ટન્ટ છે આ Vo કોન્સ્ટન્ટ છે L એ કોન્સ્ટન્ટ તરીકે જાણીતું છે તેથી રેટ લીનિયર હોવો જોઈએ અને સ્વીચ ઓફ હોય તે ટાઈમ દરમિયાન આ L છે આપણે અગાઉ જોયું હતું કે ઇન્ડક્ટરની આ બાજુ 0 થઈ જાય છે અને અહીં તે Vo છે અને તે એપ્લાય કરવામાં આવે તો Vo છે તેથી આવી પરિસ્થિતિઓ didt માં di નો રેટ કેટલો છે રંગમાં કેટલાક ફેરફાર હોય તો VL L અને Vo L બને છે હવે Vo L નેગેટિવ સ્લોપ દર્શાવે છે તેથી તે આ રેટ ઉપર ઘટવાનું શરૂ થવું જોઈએ તેથી આ Vo L હશે અને નેગેટિવ સ્લોપ ધટી રહ્યો છે અને પછી સબસિક્વન્ટ સાયકલ ફરીથી આ રીતે આગળ વધવી જોઈએ અને ઘટવાનું શરૂ થવું જોઈએ તેથી આ ઇન્ડક્ટર દ્વારા કરંટનો શેપ હશે હવે એવરેજ વેલ્યુ કેટલું હશે એવરેજ વેલ્યુ આઉટપુટમાંથી પસાર થતું એવરેજ વેલ્યુ વહે છે અને તે Io સિવાય બીજું કંઈ નથી અને 0 એવરેજ સાથે તે કોમ્પોનન્ટ સાથેનું રિપલ વેલ્યુ કેપેસિટરમાંથી પસાર થશે તેથી કેપેસિટર દ્વારા જે આ રીતે ચિહ્નિત થયેલ છે તે વહેવાનું છે તેથી આ તે છે જેની આપણે અપેક્ષા રાખી શકીએ છીએ અને ચાલો આપણે પાછા જઈએ અને તે સ્લાઇડ ઉપર એક વાર જુઓ તેથી ઇન્ડક્ટર કરંટનું એવરેજ વેલ્યુ Io છે અને તે જ તેમાંથી પસાર થશે ઇન્ડક્ટન્સનો રિપલ કોમ્પોનન્ટ કેપેસિટન્સમાંથી પસાર થશે અને અહીં રિપલ કોમ્પોનન્ટ નહીં હોય તેથી ચાલો આપણે અહીં રિપલ કોમ્પોનન્ટ મૂકીએ અને જોઈએ રિપલ કોમ્પોનન્ટને અહીં મૂક્યા પછી તમે જોઈ શકશો કે વેવશેપ એવો જ છે જેવો આપણે તે ટાઈમ દરમિયાન ચર્ચા કરી હતી જ્યારે Q ઓન હોય અને તે ચાર્જ થઈ રહ્યો હતો અને આ ચાર્જિંગ અપ રેટ Vin - Vo L છે અને પછી જ્યારે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થઈ રહ્યું હોય ત્યારે તે ઓફ હોય તે ટાઈમ દરમિયાન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને તે આ રીતે ફ્રી વ્હીલિંગ કરે છે અને તે માઈનસ VoL ના દરે ધટી રહ્યું છે અને તે ટ્રાએંગલ ની જેમ સ્ટેડી સ્ટેટમાં પુનરાવર્તિત થાય છે અને જે ભરાઈ જાય છે અહીં ભરાયેલો રંગીન ભાગ એ 0 એવરેજ ભાગ છે અને તે કેપેસીટન્સમાંથી જે કરંટ આવશે તે ભરાયેલો ભાગ કેપેસીટન્સ કરંટ છે જેનું એવરેજ વેલ્યુ Ro દ્વારા વહેતો કરંટ છે અને આ આખો વેવશેપ ઇન્ડક્ટર કરંટ છે તેથી તમે જોઈ શકો છો કે જો તમે BJT દ્વારા વહેતા કરંટને જોઈ શકો છો તો તમને કોમ્પોનન્ટ્સના રેટિંગમાં અહીં ઘણી બધી માહિતી મળશે જે ફક્ત આ ભાગ દરમિયાન જ વહે છે આથી BJT માંથી પસાર થતો કરંટ માત્ર આ ભાગ દરમિયાન જ વહે છે તેથી તમે તમારા BJT ને આ માટે રેટ કરી શકો છો તે Io નો પીક કરન્ટ પ્લસ આ રિપલ પીક ધરાવે છે તેથી જો હું કહું કે રિપલ એમ્પ્લિટ્યૂડ આ ∆IL જેવું છે તો BJT માટે કરંટનું રેટિંગ Io ∆IL2 હશે જે આ પીક હશે જે પીક કરંટ હશે આ ડ્યુટી સાયકલ d માં એવરેજ કરંટ રેટિંગ Io હશે અને ડાયોડ માટે તે આ ટાઈમ દરમિયાન આના જેવું દેખાશે જ્યારે પણ સ્વીચ ઓફ હોય ત્યારે ડાયોડ ફ્રી વ્હીલિંગ કરે છે અને આ ટાઈમ દરમિયાન ડાયોડમાંથી કરંટ વહેતો હશે અને આ તે જ ઇન્ડક્ટર કરંટ છે જે તેમાં વિભાજિત થયો છે તેથી ડાયોડમાં પણ સમાન પીક કરંટ વેલ્યુ Io ∆IL2 હોવું જોઈએ અને એવરેજ વેલ્યુ Io હશે તેથી આ રીતે તમને કરંટનું વેલ્યુ મળશે જે ઇનપુટ અને ડાયોડ 2 માંથી પસાર થતા કરંટના વેલ્યુ જેટલું થાય છે હવે આ મહત્વપૂર્ણ વેવફોર્મ્સ છે જેના વિશે તમારે સ્પષ્ટ હોવું જોઈએ અને જ્યારે તમે સિમ્યુલેશન કરો છો ત્યારે તમારે ખરેખર સિમ્યુલેશનમાં આ અસરોનું નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને જોઈ શકો છો કે આ તે છે જે તમે આ વેવફોર્મ ઉપર મેળવી રહ્યા છો તે કેપેસિટર કરંટનું વેવફોર્મ છે જે કેપેસિટરમાંથી પસાર થાય છે તે ખરેખર 0 લાઇન હશે જો ઇન્ડક્ટર કરન્ટ હશે તો આ લાઇન Io લાઇન હશે હવે ચાલો આપણે કેપેસિટરમાંથી પસાર થતા કરંટને ધ્યાનમાં લઇએ ધારો કે આ લીલી લાઈન 0 છે ત્યાં કોઈ એવરેજ Io કોમ્પોનન્ટ લોડ બાજુ પસાર થઈ રહ્યું નથી હવે કેપેસિટરમાં જે મહત્વનું છે તે એ છે કે ચાર્જ્ડ બેલેન્સ અને બીજા બેલેન્સ માટે આ એવરેજ આ એવરેજની બરાબર હોવું જોઈએ તેથી કેપેસિટરમાં મૂકવામાં આવેલા ચાર્જની માત્રા બહાર કાઢવામાં આવેલા ચાર્જની માત્રા જેટલી હોવી જોઈએ તેથી આ ડેલ્ટા Q હશે હવે કેપેસિટર વેવફોર્મ્સને જોતા આપણે જાણીએ છીએ કે આ તે ટાઈમ છે જ્યારે ઇન્ડક્ટર કરન્ટ ચુંબકીય રીતે ચાર્જ થાય છે તેથી આ dt છે અને આ તે ટાઈમ છે જ્યારે ઇન્ડક્ટર પ્રવાહ માઇનસ Vo L ના સ્લોપ સાથે ધટી રહ્યો છે અને તેથી આ Ts હોવો જોઈએ તેમ છતાં જો તમે ટ્રાએંગલને ધ્યાનમાં લો તો આ ઉપરનો ટ્રાએંગલ અને નીચેનો ઇન્વર્ટેડ ટ્રાએંગલ સમાન છે કારણ કે તમે જોઇ શકો છો કે કુલ ઊંચાઈ ∆IL છે તેથી આ ટ્રાએંગલની ઊંચાઈ ∆IL 2 છે ટ્રાએંગલના આ ભાગની ઊંચાઈ પણ ∆IL 2 છે અને તેથી બેઝ પણ સરખા હોય છે કારણ કે તે સમાન ટ્રાએંગલ છે ઊંચાઈ સમાન છે અને તમે સરળતાથી કહી શકો છો કે બેઝ Ts 2 છે તેથી ∆IL 2 થી ∆IL 2 તરફ જાઓ અને આ એક સીધી લાઈનનું મધ્યબિંદુ છે જે કેપેસિટરના કિસ્સામાં 0 ઉપર છે તેવી જ રીતે મધ્યબિંદુથી અડધું અંતર હશે તેવી જ રીતે મધ્યબિંદુથી નીચે આવતી વખતે અડધું અંતર હશે અને તેથી આ Ts 2 હશે અન્ય બેઝ પણ Ts 2 હશે તો ચાલો હવે આપણે આ ટ્રાએંગલને જોઇએ ટ્રાએંગલનો એરિઆ તમને ચાર્જ આપશે આથી ચાર્જ ટ્રાએંગલની ઊંચાઈમાં અડધો બેઝ હશે જે ટ્રાએંગલનો અડધો બેઝ Ts2 ઇન્ટુ ઊંચાઈ ∆IL છે જે Ts∆IL 8 અથવા તેનાથી વધારે ∆IL 8 ટાઈમ્સ fs છે જે સ્વિચિંગ ફ્રિક્વન્સી છે Ts એ સ્વિચિંગ પિરિયડ છે fs એ સ્વિચિંગ ફ્રિક્વન્સી છે હવે ચાર્જમાં ફેરફાર ડેલ્ટા Q છે જે કેપેસિટરના ઓપરેશનમાં C∆VV દ્વારા આપવામાં આવે છે હવે આપણે જાણીએ છીએ કે આ ∆IL 8fs છે અને તેથી આપણે C ને શોધી શકીએ છીએ જ્યાં C બરાબર ∆IL 8fs ∆V છે હવે આ એક મહત્વપૂર્ણ રિલેશનશિપ છે જેનો ઉપયોગ તમે કેપેસિટન્સનું જરૂરી વેલ્યુ શોધવા માટે કરી શકો છો જે તમારે બક કન્વર્ટરમાં મૂકવાની જરૂર છે હવે આ વસ્તુઓમાંથી fs એ ડિઝાઇનનું એક સ્ટેપ છે જે જાણીતું છે ∆V જે કેપેસિટન્સમાં રિપલ હોવાનું માનવામાં આવે છે તે આઉટપુટ રિપલ સ્પેક તરીકે પણ મેળવવામાં આવે છે કેપેસિટર પણ એક ડિઝાઇન સ્પેક છે જે કેપેસિટરની આ ચોક્કસ વેલ્યુથી વધારે રિપલ હોવું જોઈએ નહીં ∆IL નું વેલ્યુ પણ ઇન્ડક્ટરની રચના કરતી વખતે મેળવવામાં આવેલું સ્પેક છે કારણ કે તમે જોઈ શકો છો કે ∆IL ની વેલ્યુ Io મેક્સના લગભગ 10 ટકા જેટલું માનવામાં આવે છે તેથી આ મારી પાસે એક ડિઝાઇન છે અને પ્રારંભિક ડિઝાઇન કરેલ વેલ્યુ છે જેનો લોકો ઉપયોગ કરે છે અથવા Io ના કેટલાક સ્પષ્ટીકરણના મિનિમમ વેલ્યુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેથી Io નું મિનિમમ વેલ્યુના આધારે ∆IL વેલ્યુ મેળવી શકાય છે તેથી ચાલો આપણે ઇન્ડક્ટરની વેલ્યુ મળે છે તેને જોઈએ જેનાથી ∆IL ની વેલ્યુ સ્પષ્ટ થાય છે તેથી હમણાં માટે તમે જોઈ શકો છો કે ∆IL ∆V અને fs ના વેલ્યુને જાણીને કેપેસિટરના વેલ્યુની ગણતરી કરી શકાય છે fs જાણીતું છે ∆V ડિઝાઇન સ્પેકમાંથી આવે છે ∆IL પણ ડિઝાઇન સ્પેકમાંથી આવે છે તેથી ચાલો હવે આપણે ઇન્ડક્ટર L નું વેલ્યુ શોધવા તરફ ધ્યાન આપીએ તેથી આપણે જાણીએ છીએ કે કરંટના કિસ્સામાં તે Vin -Vo L ના દરે વધી રહ્યું છે અને પછી તે Vo L ના દરે ઘટી રહ્યું છે તેથી બક કન્વર્ટરના કિસ્સામાં જ્યાં ઇન્ડક્ટર કરન્ટનું એવરેજ વેલ્યુ Io છે તેથી જ્યારે આપણે વિવિધ વેવફોર્મનો અભ્યાસ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે હમણાં જ જોયું છે કે ઇન્ડક્ટર કરંટ ફેરેડે લૉ Faraday's law દ્વારા જાય છે ઇન્ડક્ટર ઉપરના વોલ્ટેજ VL જે L didt અને VL L જેટલા હોય છે તો આ તે છે જે અમારી પાસે છે હવે તમે કોઈપણ સ્લોપનો ઉપયોગ કરી શકો છો આઉટપુટમાં એકમાત્ર વેરીએબલમાં એક વેરીએબલ છે જે ફોલિંગ સ્લોપ છે તેથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેથી ચાલો આપણે કહીએ કે હું આ સ્લોપના દરના અબ્સોલ્યુટ વેલ્યુને ફક્ત આ સ્લોપના દરનું અબ્સોલ્યુટ વેલ્યુ લઈશ તે ડેલ્ટા didt છે અને તે બધી લીનિયર સ્ટ્રેટ લાઈનઓ હોવાને કારણે લોકો તને ∆IL ∆T કહે છે હવે આ ચોક્કસ બક કન્વર્ટર વેવફોર્મના કિસ્સામાં ∆IL જેટલું જ છે તેથી આ ટાઈમની અંદર ટાઈમની દ્રષ્ટિએ અહીંથી અહીં ∆IL માં ફેરફાર થાય છે તેથી આ વખતે બક કન્વર્ટર કેસ માટે એક માઇનસ dTs હતો તમે ઉપરના સ્લોપમાં પણ તે જ કરી શકો છો અને તમને તે જ પરિણામ મળશે તેથી ∆IL જે હતું જે પોતે જ ∆IL છે તેથી આ બીજું કશું જ નથી પરંતુ ∆IL Ts છે તેથી આ પિરીઅડમાં આપણી પાસે આ દર VoL છે તેથી આપણે અહીં લખી રહ્યા છીએ તમે જોઇ શકો છો કે VoL એ ∆IL બાય વન માઇનસ dTs અથવા L બરાબર આ ઇક્વેશનને ફરીથી ગોઠવવાથી તમને તે Vo ∆IL fs મળશે તેથી હું તેને fs દ્વારા બદલીશ કારણ કે fs એ અન્ય ડિઝાઇન સ્પેક છે જે સામાન્ય રીતે d આપવામાં આવે છે તે ડ્યુટી સાયકલ છે તેથી L નું મહત્તમ વેલ્યુ મેળવવા માટે આપણે d નું મિનિમમ વેલ્યુ એટલે કે d min નો ઉપયોગ કરી શકીએ તેથી જો તમે Lmax ને ધ્યાનમાં લો તો તમને Vo dmin ∆IL fs મળશે હવે dmin ની વેલ્યુ કેવી રીતે મેળવવી હવે આપણે જાણીએ છીએ કે Vo ની વેલ્યુ કેવી રીતે મેળવવી Vo એ dVin ની બરાબર છે હવે આમાં Vin આપવામાં આવે છે અને સામાન્ય રીતે Vo આપવામાં આવે છે Vo એ સ્પેક છે Vin પણ એક ઇનપુટ સ્પેક છે તેથી d ખરેખર ગણતરી કરી શકાય તેવું હોય છે તેથી આપણે d Vo Vin ની ગણતરી કરીએ છીએ અને સામાન્ય રીતે તમે જોઇ શકો છો કે Vo ને નિયંત્રિત કરી શકાય છે તે એક કોન્સ્ટન્ટ વેલ્યુ હોવાનું માનવામાં આવે છે Vin માં વિવિધતા હોવા છતાં તેનું નિયમન થવું જોઈએ તેથી તમે જોઈ શકો છો કે d એ Vo Vin max અથવા Vo Vin min હોઈ શકે છે અને તેની વચ્ચેનું કોઈપણ વેલ્યુ હોઈ શકે છે તેથી આ મર્યાદિત વેલ્યુ હોઈ શકે છે જ્યાં Vo Vin max dmin વેલ્યુ અને Vo Vin min dmax વેલ્યુ છે તેથી આપણે આ રીતે ગણતરી કરીએ છીએ ઇનપુટ ટોલરન્સ સ્પેકમાંથી Vinmax અને Vinmin મળી શકે છે તેથી તમે dmin અને dmax શોધી શકો છો અને પછી આ dmin વેલ્યુનો ઉપયોગ અહીં L ની વેલ્યુ શોધવા માટે કરી શકો છો માફ કરશો કે તે ન્યૂનતમ ડ્યુટી સાયકલ માટે હતું તે અન્ય કોઈપણ ડ્યુટી સાયકલ માટે પણ હશે L ની વેલ્યુ અન્ય કોઈપણ ડ્યુટી સાયકલની સંભાળ રાખવા માટે પૂરતું હશે હવે અહીં બીજો એક મુદ્દો છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે કે Vo એ એક સ્પેક fs છે fs પણ એક સ્પેક છે અને Vo પણ જાણીતું છે d જાણીતું છે તેથી IL સિવાયની દરેક વસ્તુની ગણતરી કરવા માટે ઉપયોગ કરી શકાય છે અને શરૂઆતની વેલ્યુ તરીકે તમે Io max ના 10 ટકા લોડ કરન્ટનો ઉપયોગ કરો છો અને L ની કેટલીક વેલ્યુ શોધો છો બીજી રીત પણ છે કેટલીકવાર નીચેનો સ્પેક પણ ક્યારેક આપવામાં આવે છે ચાલો હું આ ઇક્વેશન L Vo 1 - d ∆IL fs લખું જે તમે જોઈ શકો છો તેથી તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટરના કિસ્સામાં આ ઇન્ડક્ટર કરંટ આ રીતે ઉપર અને નીચે જાય છે અને અહીં તમારી પાસે Io છે આ Io છે હવે જ્યારે Ro ની વેલ્યુ વધારવામાં આવે ત્યારે શું થશે જો Ro ની વેલ્યુ આઉટપુટ લોડ રઝિસ્ટન્સની વેલ્યુમાં વધારો કરવામાં આવે તો તમે Io ને ઘટતું જોઈ શકો છો તેથી Io ઘટતું રહેશે પરંતુ તમે જોઈ શકો છો કે તે ડેલ્ટા IL અને અહીં સ્લોપનો દર બદલશે નહીં કારણ કે તે અહીં Vin - Vo L અને Vo L દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેથી તે લોડ રઝિસ્ટરની વેલ્યુ અથવા લોડ કરન્ટની વેલ્યુથી સ્વતંત્ર હોય છે તેથી આ ટ્રાએંગ્યુલર રિપલનો શેપ હજી પણ રહેશે અને રિપલની ઊંચાઈ પણ રહેશે તેથી મર્યાદામાં તમે જોઈ શકો છો કે લાઈનો સીધી નથી તે ફક્ત સ્પર્શી શકે છે તેથી તે આ રીતે ફક્ત 0 લાઇનને સ્પર્શ કરી શકે છે તેથી આને Io નું મિનિમમ વેલ્યુ Io min તરીકે ગણવામાં આવશે જે Io ના વેલ્યુને અનુસરે છે જ્યાં ઇન્ડક્ટર કરન્ટ રિપલ ફક્ત 0 લાઇનને સ્પર્શે છે તે Io મિનિટ હશે કારણ કે તેની એવરેજ Io min હશે તેથી આ મર્યાદિત કેસમાં આ ડેલ્ટા IL હોવાનું માનવામાં આવતું હતું તેથી તમે જોઈ શકો છો કે ∆IL 2 એ Io મિનિમમ અથવા ∆IL 2Io મિનિમમ બરાબર હશે અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ શરત છે જેનો ઉપયોગ તમે ∆IL ની વેલ્યુ પસંદ કરવા માટે કરી શકો છો ∆IL ઓછામાં ઓછું Io થી બે ગણું હોવું જોઈએ જ્યાં Io મિનિમમ દર્શાવેલ હોય તેથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે જો આ વપરાશકર્તા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો પછી તમે ડેલ્ટા IL ની વેલ્યુ શોધવા માટે આનો ઉપયોગ કરી શકો છો જો આ સ્પષ્ટ ન હોય તો તમે ડેલ્ટા IL નો ઉપયોગ કરો છો જે Io ના 10 ટકા છે આ રીતે તમે શોધવાનો પ્રયાસ કરી શકો છો હવે અહીં વધુ એક મુદ્દો એ છે કે Io મિનિમમ માત્ર આ 0 લાઇનને સ્પર્શે છે તેથી આ કન્ટીન્યુઅસ કન્ડક્શન ની સીમા ઉપર છે તેનો અર્થ એ છે કે જો તમે આગળ વધો તો આપણે ટ્રાએંગલ આ રીતે મળી શકે છે અને હું તેને ડોટેડમાં મૂકી રહ્યો છું જો ત્યાં બાયડાયરેક્શનલ સ્વીચ હોય તો તમે ઇન્ડક્ટર કરન્ટને નેગેટિવ થતો જોઈ શકો છો પરંતુ સિરીઝ સ્વીચ જો તેને બ્લોક કરે છે તો તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટર કરન્ટ આ રીતે જાય છે તેથી આ પોઈન્ટ ઉપર સ્લોપમાં આ અચાનક ફેરફાર થાય છે તેથી ઇન્ડક્ટર કરંટ 0 સુધી પહોંચે છે ત્યારે સ્લોપમાં ફેરફાર થાય છે અને પછી ફરીથી સ્લોપમાં ફેરફાર થાય છે તેથી જ આપણે કહીએ છીએ કે તે ડિસ્કન્ટિન્યૂઅસ છે અથવા કન્ડક્શન પીરિયડ પોતે જ ડિસ્કન્ટિન્યૂઅસ છે તમારી પાસે પિરીઅડ છે જ્યાં ઇન્ડક્ટર કરંટ અત્યારનો પિરીઅડ છે જ્યાં ઇન્ડક્ટર કરંટ 0 છે જે ફરીથી હાજર નથી તે હાજર છે તેથી આ એક માટે આ ડિસ્કન્ટિન્યૂઅસ કન્ડક્શન ઝોન અથવા DCM છે આ પ્રકારના ઇન્ડક્ટર કરન્ટ વેવફોર્મને DCM કહેવામાં આવે છે અને 0 લાઇનની ઉપરના તમામ વેવફોર્મ્સ આ પ્રકારના વેવફોર્મ્સ વાદળી અથવા કન્ટિન્યૂઅસ કન્ડક્શન અથવા CCM માં જોવા મળે છે તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે ઇન્ડક્ટર કરન્ટ CCM માં કામ કરે છે અને DCM માં નહીં કારણ કે આપણે જે તમામ એનાલિસીસ ની વાત કરી રહ્યા છીએ તે કન્ટિન્યૂઅસ કન્ડક્શન મોડ માટે છે